શુભેચ્છાઓ મેરિલના પ્રથમ સિદ્ધાંતોના મોડ્યુલ 3 યુનિટ 8 માં આપનું સ્વાગત છે અગાઉના એકમોમાં આપણે મેરિલનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ આ એકમમાં આપણે મેરિલના સિદ્ધાંતોને વધુ વિગતવાર તપવાનો પ્રયત્ન કરીશું અગાઉના એકમમાં આપણે જોયું કે વર્ગખંડમાં વિવિધ સૂચનાત્મક ઘટકોનો ઉપયોગ કેવી રીતે કરવો આ એકમમાં આપણે મેરિલના શીખવાના પાંચ પ્રથમ સિદ્ધાંતો સમજીશું આપણે જાણીએ છીએ કે આપણી પાસે વિવિધ પ્રકારની સૂચના અભિગમો સૂચનાત્મક પદ્ધતિઓ સૂચનાત્મક સ્થાપત્ય છે જેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થઈ રહ્યો છે શૈક્ષણિક પ્રૌધોગિક વિજ્ઞાન સૂચનાત્મક નમુના સિદ્ધાંતના સંશોધનોએ વિવિધ પ્રકારના સૂચનાત્મક નમુના બનાવ્યા છે શું આમાંના મોટાભાગના નમુનામાં કંઈક સામાન્ય છે તે મેરિલની દ્રષ્ટિ હતી સૂચના નમુના માટે પરસ્પર સંબંધિત સૂચક સિદ્ધાંતોનો સમૂહ નિસ્યંદન કરો આ સિદ્ધાંતો કોઈપણ વિશિષ્ટ સૂચનાત્મક નમુના અથવા સૂચનાત્મક પદ્ધતિથી સ્વતંત્ર હોવા જોઈએ આનો અર્થ એ છે કે આ સિદ્ધાંતો મોટાભાગના સૂચનાત્મક નમૂનાઓ અથવા સૂચનાત્મક પદ્ધતિઓમાં આ નામ દ્વારા અથવા અન્ય કોઈ નામ દ્વારા સ્પષ્ટ અથવા ગર્ભિત રીતે અનુસરવામાં આવવા જોઈએપરંતુ મેરિલ આવા સિદ્ધાંતો સાર કાઢવા માંગતા હતા જે મોટાભાગના સફળ સૂચનાત્મક નમુના અથવા સૂચનાત્મક પદ્ધતિઓમાં સામાન્ય છે અને તે ખૂબ જ સ્પષ્ટ છે કે આ સિદ્ધાંતો તેમના પોતાનામાં એક નમુના અથવા સૂચના પદ્ધતિ નથી આ સિદ્ધાંતો વિવિધ નમૂનાઓ અને વિવિધ સૂચનાત્મક પદ્ધતિઓ દ્વારા અમલમાં મૂકી શકાય છે વાસ્તવિક પરિભાષા તે મોડેલોમાંના કેટલાકમાં ભિન્ન હોઈ શકે છે આપણે પછીના એકમોમાં જોઈશું પરંતુ અંતર્ગત સિદ્ધાં તેની ભાવના સમાન છે અને આગળ મેરિલ આ સિદ્ધાંતોને પ્રકૃતિના પ્રિસ્ક્રિપ્ટિવ તરીકે ઇચ્છતા હતા તેનો અર્થ એ કે તેઓ આકૃતિ લક્ષી છે ફક્ત તેઓ શું છે તેનું વર્ણન કરતા નથી પરંતુ તેઓ સૂચક છે અને સૂચનાત્મક પદ્ધતિ અથવા સૂચનાત્મક મોડેલની રચના માટે માર્ગદર્શિકા આપે છે આ આંતરસંબંધિત પ્રિસ્ક્રિપ્ટીવ સિદ્ધાંતો છે મેરિલ પ્રથમ સિદ્ધાંતો તરીકે પાંચ સિદ્ધાંતો સાથે બહાર આવ્યા તે તેમને પ્રથમ સિદ્ધાંતો તરીકે બોલાવે છે કારણ કે તે કોઈપણ સૂચનાત્મક નમુના અથવા સૂચનાત્મક પદ્ધતિની રચના માટે ખૂબ જ મૂળભૂત છે શિક્ષણના આ પાંચ પ્રથમ સિદ્ધાંતો છે કાર્યક્રમ અને પ્રથાઓ આ પ્રથમ સિદ્ધાંતોમાંથી કેટલાક અથવા બધાનો ઉપયોગ કરે છે જેમ આપણે નોંધ્યું છે અને મેરિલનું શોધ પ્રબંધ એ અસરકારકતા કાર્યક્ષમતા અને ચોક્કસ નમુના અથવા સૂચના પદ્ધતિની સંલગ્નતા એ ડિગ્રીનું કાર્ય છે કે જ્યાં આ સિદ્ધાંતો અમલમાં મૂકવામાં આવે છે તેનો અર્થ એ કે આ સિદ્ધાંતોનો વધુ વ્યાપક અમલ વધુ અસરકારક કાર્યક્ષમ અને આકર્ષક સૂચના હશે જેમ જેમ તમામ પાંચ સિદ્ધાંતો અમલમાં આવે છે મેરિલનું શોધ પ્રબંધ એ સૂચના માટે ખૂબ જ અસરકારક કાર્યક્ષમ અને આકર્ષક હોવાની શક્યતા છે અલબત્ત એવું નથી કે તેમાં કોઈ પરિસ્થિતિગત સિદ્ધાંતો સામેલ છે સૂચનાની પરિસ્થિતિઓ આપણે અગાઉના એકમોમાં જોયું હતું તેઓ અસરકારકતા અથવા કાર્યક્ષમતા અથવા ભાગ લેવામાં થોડો ફેરફાર કરી શકે છે પરંતુ વ્યાપકપણે આ સાર્વત્રિક સિદ્ધાંતો છે જો આ પાંચ સિદ્ધાંતો સૂચનાત્મક પદ્ધતિમાં અમલમાં મૂકવામાં આવે તો સૂચનાના ત્રણ સિદ્ધાંતોને વધારવામાં આવશે - જે મેરિલનો શોધ પ્રબંધ છે આપણી પાસે તેનો બેકઅપ લેવા માટે વધુ પ્રયોગ મૂલક પુરાવા નથી પરંતુ સાહજિક રીતે આપણા બધા શિક્ષકો જોશે કે આ સિદ્ધાંતો અર્થપૂર્ણ છે તેઓ પ્રકૃતિમાં સાર્વત્રિક હોવાનું જણાય છે આપેલ સૂચના પદ્ધતિમાંથી શીખવાની સૂચનાના આ પાંચ પ્રથમ સિદ્ધાંતોના અમલીકરણના સીધા પ્રમાણમાં સુવિધા આપવામાં આવશે આ એકમમાં આપણે શું કરીશું મેરિલના શીખવાના પાંચ પ્રથમ સિદ્ધાંતો રજૂ કરીએ અને પછીના એકમમાં આ તમામ પાંચ સિદ્ધાંતો લાગુ કરનારા એક નમુનાની ચર્ચા કરીએ આપણે પહેલેથી જ નોંધ્યું છે તેમ વિવિધ નમુનાઓ આ સિદ્ધાંતોને અમલમાં મૂકી શકે છે અનુગામી એકમોમાં જ્યારે આપણે અન્ય સૂચના અભિગમો જોઈએ છીએ ત્યારે આપણે એ જોવાનો પ્રયાસ કરીશું કે તેઓ મેરિલના શીખવાના પાંચ પ્રથમ સિદ્ધાંતોને ક્યાં અનુરૂપ છે મેરિલ દ્વારા ઓળખાવેલા અને જણાવ્યા મુજબ શીખવાના પાંચ પ્રથમ સિદ્ધાંતો છે કાર્ય કેન્દ્રિત સિદ્ધાંત સક્રિયકરણ સિદ્ધાંત પ્રદર્શન સિદ્ધાંત એપ્લિકેશન સિદ્ધાંત અને એકીકરણ સિદ્ધાંત કાર્ય કેન્દ્રિત સિદ્ધાંત એ પ્રથમ સિદ્ધાંત છે જ્યારે શીખનારાઓ કાર્ય કેન્દ્રિત સૂચનાત્મક વ્યૂહરચનામાં જોડાય ત્યારે શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે જ્યારે મેરિલ ટાસ્ક કહે છે તે કસરત જેવી નથી સમસ્યા કે જે આપણે વર્ગના અંતે આપીએ છીએ મેરિલ ખરેખર ઈચ્છે છે કે વિદ્યાર્થીઓ સમગ્ર કાર્ય સાથે જોડાય એક કાર્ય જેની પ્રકૃતિ તદ્દન સમાન હોય છે જે પ્રકારનાં કાર્યોનો સામનો કરવો પડે છે જ્યારે તેઓ ખરેખર વ્યવસાયમાં અભ્યાસ કરવાનું શરૂ કરે છે કાર્ય કેન્દ્રિત સૂચનાત્મક વ્યૂહરચનામાંથી શીખવામાં વધારો થાય છે જ્યારે શીખનારાઓ સમગ્ર કાર્યોની સરળથી જટિલ પ્રગતિ કરે છે તે તદ્દન સ્પષ્ટ છે કે ખૂબ જ શરૂઆતમાં તેઓ શીખનારાઓ અત્યંત જટિલ કાર્યોમાં ખૂબ આરામદાયક ન હોઈ શકે તેથી આપણે એકદમ સરળ કાર્યથી શરૂઆત કરી શકીએ છીએ પરંતુ કાર્ય એક સંપૂર્ણ કાર્ય હોવું જોઈએ તે મેરિલનો શોધ પ્રબંધ છે ધીરે ધીરે આપણે સમગ્ર કાર્યોની જટિલતા વધારી શકીએ છીએ જે શીખનારાઓ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને શરૂઆતમાં પ્રશિક્ષકનો સીધો સૂચના સંકેતો સૂચનો વગેરેના રૂપમાં ટેકો ખૂબ વ્યાપક હોઈ શકે છે જેમ જેમ શીખનારાઓ વધુ જટિલ કાર્યોની સમગ્ર ઉત્તરાધિકાર દ્વારા પ્રગતિ કરે છે તેમ ધીમે ધીમે પ્રશિક્ષકે પોતાનો ટેકો પાછો ખેંચી લેવો જોઈએ જેથી શીખનાર તે કાર્યોને હલ કરી શકે તે કાર્યો પર કામ કરી શકે વધુ કે ઓછા સ્વતંત્ર રીતે સીધી સૂચના પરંતુ અધિકૃત વાસ્તવિકતાના સંદર્ભમાં વિશ્વ સમસ્યાઓ અથવા કાર્યો હોય છે વાસ્તવિક વિશ્વની સમસ્યાઓથી આપણે ખરેખર શું અર્થ કરીએ છીએ આ અલગ છે સામાન્ય રીતે આ અભિગમ વિષય કેન્દ્રિત સૂચના વ્યૂહરચનાઓથી અલગ છે જે કદાચ કાર્ય કેન્દ્રિત વ્યૂહરચના કરતાં વધુ લોકપ્રિય છે વિષય કેન્દ્રિત સૂચનાત્મક વ્યૂહરચનામાં જે સામાન્ય રીતે થાય છે તે એ છે કે વાસ્તવમાં સમસ્યાનો ઉકેલ લાવતા પહેલા સમસ્યાને ઉકેલવા માટે જરૂરી તમામ સંબંધિત ઘટક કૌશલ્યો વાસ્તવમાં સૌપ્રથમ રજૂ કરવામાં આવે છે તે એક પ્રકારનો બોટમ અપ અભિગમ છે જ્યાં વિવિધ કૌશલ્ય સમૂહો પ્રથમ આપવામાં આવે છે ચેતવણી સાથે હોઈ શકે છે તમે શરૂઆતમાં તેના મહત્વનો ખ્યાલ નહીં આવે પરંતુ પછીના પાઠમાં તમને તેનો ખ્યાલ આવશે આપણે પ્રથમ તમામ મૂળભૂત કુશળતા રજૂ કરીએ છીએ પછી આપણે આ ક્ષમતાઓના આધારે કાર્ય હલ કરવાનો પ્રયાસ કરીએ છીએ કાર્ય કેન્દ્રિત સૂચનાત્મક વ્યૂહરચના સમગ્ર કાર્ય આગળથી શરૂ થાય છે આપણે કાર્યથી શરૂઆત કરીએ છીએ જટિલતા કદાચ ઓછી હશે પરંતુ કાર્યની પ્રકૃતિ તદ્દન સમાન છે તે કાર્યોની પ્રકૃતિ જે શીખનારાઓએ જ્યારે તેઓ વ્યાવસાયિક બનશે ત્યારે ઉકેલવા પડશે તેમના પછીના વ્યવસાય દરમિયાન તેઓ જે પ્રકારનું કાર્ય અનુભવે છે તે સમગ્ર કાર્યોને પ્રસ્તુત કરવા માટે નમુના બને છે કાર્યના દરેક સ્તરે સૂચના ચક્રનું પુનરાવર્તન થાય છે અને પછી આપણે વધુ જટિલ કાર્ય તરફ આગળ વધીએ છીએ ન્યૂનતમ કાર્ય કેન્દ્રિત સૂચના વ્યૂહરચના એક જ કાર્ય હશે પરંતુ મેરિલ ખૂબ ભારપૂર્વક હિમાયત કરે છે કે જ્યાં સુધી પરિસ્થિતિગત અવરોધો ન હોય ત્યાં સુધી એક જ કાર્યને બદલે વધુને વધુ જટિલ કાર્યોની પ્રગતિ કરવી વધુ સારું છે તે સૂચવે છે કે શરૂઆતમાં પ્રશિક્ષકનો ટેકો વ્યાપક હોઈ શકે છે પરંતુ ધીમે ધીમે પ્રશિક્ષકે પોતાનો ટેકો પાછો ખેંચી લેવો જોઈએ જેથી વિદ્યાર્થીઓવિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે સમસ્યા સાથે જોડાઈ શકે જેમ જેમ જટિલતા ઓછી થી વધે છે તેમ પ્રશિક્ષકનો ટેકો વાસ્તવમાં ઓછો અને ઓછો થઈ જાય છે જેથી વિદ્યાર્થીઓ વધુ જટિલ સમસ્યા પર હલ કરવામાં અનુકુળતા આવે જો પરિસ્થિતિગત અવરોધો હોય તો ન્યૂનતમ કાર્ય કેન્દ્રિત વ્યૂહરચના એક જ કાર્ય હોઈ શકે છે પરંતુ તે સંપૂર્ણ કાર્ય હોવું જોઈએ આ સમસ્યા આધારિત નથી સમસ્યા આધારિત શિક્ષણ એ સમસ્યાનું સમાધાન શોધવા માટે વિદ્યાર્થીઓ દ્વારા વધુ ખુલ્લી શોધખોળનું વલણ ધરાવે છે તેઓ એકબીજા પાસેથી શીખે છે શરૂઆતમાં પ્રશિક્ષક દ્વારા પૂરા પાડવામાં આવેલ સંસાધનોમાંથી અને વિદ્યાર્થીઓ દ્વારા પછીથી શોધવામાં આવેલા સંસાધનોમાંથી તેઓ સમસ્યાના ઉકેલ સાથે આગળ વધે છે તે વધુ ખુલ્લા અંતની શોધખોળ પ્રકૃતિ છે હકીકતમાં પછીના એકમમાં આપણે વધુ વિગતવાર સૂચના માટે સમસ્યા આધારિત અભિગમનો અભ્યાસ કરીશું કાર્ય કેન્દ્રિત સૂચનાત્મક વ્યૂહરચના તેનાથી વિપરીત વાસ્તવમાં સીધી સૂચનાનો એક પ્રકાર છે પરંતુ વાસ્તવિક દુનિયાની સમસ્યાઓના સંદર્ભમાં પ્રશિક્ષક આવશ્યકપણે વર્ગની ગતિને નિયંત્રિત કરે છે તે સીધી સૂચનાનું એક સ્વરૂપ છે પરંતુ તે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓના સંદર્ભમાં થાય છે આગળનો સિદ્ધાંત સક્રિયકરણ સિદ્ધાંત છે મેરિલ શું કહે છે કે અસરકારક કાર્યક્ષમ અને આકર્ષક એવા મોટાભાગના સૂચનાત્મક નમૂનાઓમાં આ ઘટક હોય છે શીખવાને પ્રોત્સાહન આપવામાં આવે છે જ્યારે શીખનારાઓ વર્તમાન જ્ઞાન અથવા અનુભવને યાદ કરવા વર્ણવવા અથવા દર્શાવવા માટે નિર્દેશિત કરીને સંબંધિત જ્ઞાનાત્મક માળખાને સક્રિય કરે છે જે વર્તમાન યોગ્યતા સાથે સંબંધિત છે મૂળભૂત રીતે આનો અર્થ એ છે કે જ્ઞાન રચનાત્મક પ્રકારનો સિદ્ધાંત છે જ્ઞાન અગાઉના જ્ઞાન પર આધારિત છે જે શીખનારાઓ પાસે પહેલેથી જ છે તે તેમના નવા જ્ઞાનનું નિર્માણનો પાયો બની જાય છે અને વિદ્યાર્થીઓ નવા જ્ઞાનને તેમની પાસે જે પહેલેથી જ હોય છે તેમાં એકીકૃત કરે છે આ રીતે શીખવાની પ્રક્રિયા આગળ વધે છે તે શોધ પ્રબંધ છે વિદ્યાર્થીઓને નવું જ્ઞાન આપવાનું શરૂ કરતા પહેલા પ્રશિક્ષકે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે વિદ્યાર્થીઓ અગાઉના જ્ઞાનના આધારને યાદ કરે સંબંધિત કારણ કે અગાઉના જ્ઞાન નથી તેઓએ પહેલેથી જ જે નમુનો બનાવ્યું છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવતા નવા જ્ઞાનને આપવામાં મદદ કરે છે તેથી સંબંધિત માળખું વિદ્યાર્થીઓ દ્વારા પાછું બોલાવવું જોઈએ સક્રિયતામાંથી શીખવામાં વધારો થાય છે જ્યારે વિદ્યાર્થીઓ અગાઉના જ્ઞાન અને અનુભવ એકબીજા સાથે વહેંચે છે અગાઉના જ્ઞાનને સક્રિય કરવાની પ્રક્રિયામાં આ સુનિશ્ચિત કરવા માટે એક સારી વ્યૂહરચના હશે કે તમામ વિદ્યાર્થીઓ ખરેખર તેમના અગાઉના જ્ઞાનની પૃષ્ઠભૂમિને યાદ કરે જે સંબંધિત છે આ અનુભવો શેર કરીને સાથીઓ તેમના પોતાના વ્યક્તિગત અનુભવો અગાઉના જ્ઞાન ની પૃષ્ઠભૂમિ માનસિક નમુનાને યાદ કરી શકે છે તેમની સરખામણી કરો અને જો ત્યાં તફાવતો હોય તો તેઓ ચર્ચા કરી શકે છે તેથી વિદ્યાર્થીઓ એક પ્રકારનાં સહયોગી પ્રયત્નોમાં જોડાઈ શકે છે જેના દ્વારા તેઓ એકબીજાના અગાઉના જ્ઞાનના આધારને યાદ કરે છે જ્યારે આ નવું જ્ઞાન ગોઠવવા માટે વિદ્યાર્થીઓ યાદ કરે છે અથવા માળખું મેળવે છે ત્યારે સક્રિયકરણમાંથી શીખવામાં વધારો થાય છે તે ખૂબ મહત્વનું છે કે એક માળખું છે જેમાં જ્ઞાન સંકલિત થાય છે અવ્યવસ્થિત રીતે માહિતીના ટુકડાઓ ઉપાડવાનો પ્રયાસ કરવાથી વિદ્યાર્થીઓ દ્વારા કોઈ ઊંડા શિક્ષણમાં ખરેખર યોગદાન નહીં મળે શીખનારાઓ પાસે યોગ્ય માનસિક નમુનામાળખું હોવું જોઈએ જે નવા શિક્ષણને સમાવી શકે પ્રશિક્ષકે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ પાસેથી બહાર કાવાનો પ્રયાસ કરીને તેઓ પાસે હાલમાં શું છે વિચાર અને પછી તેમને એકબીજા સાથે ચર્ચા કરવા વિચારો રજૂ કરવા અને પછી ખાતરી કરો કે તેઓ યોગ્ય માનસિક માળખા સાથે પ્રારંભ કરે છે અગાઉ શીખેલા સંબંધિત જ્ઞાનાત્મક માળખાને યાદ કરવા માટે વિદ્યાર્થીઓને નિર્દેશન કરવું અને તે વર્તમાન કાર્ય સાથે સંબંધિત છે કે નહીં તે તપાસવું યોગ્ય માનસિક નમુના લાગુ કરવામાં આવે છે તેની ખાતરી કરીને વિદ્યાર્થીઓને મદદ કરે છે જાતે વિદ્યાર્થીઓ અગાઉના જ્ઞાન માંથી યોગ્ય મોડેલને યાદ કરી શકશે નહીં જે વર્તમાન જ્ઞાન માટે સંબંધિત અને યોગ્ય છે પ્રશિક્ષકે તેમને માર્ગદર્શન આપવું જોઈએ તેમને મદદ કરવી જોઈએ વિદ્યાર્થીઓને નમુના યાદ કરવા દો તેમને ચર્ચામાં સામેલ થવા દો અને જો જરૂરી હોય તો પ્રશિક્ષકો માનસિક નમુના નું ચિત્ર સુધારવામાં તેમની મદદ કરી શકે જ્યારે તેઓ યોગ્ય માનસિક મોડેલને યાદ કરે ત્યારે શીખવામાં વધારો થાય છે આવા યોગ્ય નમુના સૂચનાના અનુગામી તબક્કાઓ દરમિયાન નિદર્શન એપ્લિકેશન અને પ્રતિબિંબ દરમિયાન વિદ્યાર્થીઓને મદદ કરે છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે અને કેટલાક સૂચનાત્મક નમૂનાઓમાં આ પ્રભાવશાળી ભૂમિકા ભજવે છે પરંતુ કેટલાક અનુભવોમાં મેરિલ નોંધ્યું છે અને આપણામાંના કેટલાકએ પણ જોયું હશે કે પ્રશિક્ષક આ તબક્કાને છોડી દે છે પછી વિદ્યાર્થીઓ ખરેખર નવું જ્ઞાન મેળવવા માટે યોગ્ય રીતે તૈયાર નથી અગાઉના અનુભવોને વહેંચવાથી સાથીદારોને વિચિત્ર અનુભવ મળે છે અન્ય લોકો વાસ્તવમાં અનુભવી શકે છે કે જે કોઈ નમુના રજૂ કરે છે તે તેનું વર્ણન કરે છે અને તે તેમનામાં સમાન પ્રતિબિંબ ઉત્તેજિત કરે છે જે સમગ્ર વર્ગને તમામ શીખનારાઓના મનમાં યોગ્ય જરૂરી માનસિક નમૂનાઓસાથે તૈયાર રહેવા માટે મદદ કરે છે નવી સામગ્રીની ડિલિવરીની શરૂઆત પહેલાં આ અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધાંત છે આગળનું મહત્વનું સિદ્ધાંત પ્રદર્શન છે ભણતરને પ્રોત્સાહન આપવામાં આવે છે જ્યારે શીખનારાઓ શીખવા માટેની કુશળતાના પ્રદર્શનનું નિરીક્ષણ કરે છે જે શીખવવામાં આવતી સામગ્રીના પ્રકાર સાથે સુસંગત છે મેરિલ એક અલગ પરિભાષાનો ઉપયોગ કરે છે સામગ્રી તે તેને વર્ગીકરણ પ્રકાર તરીકે વર્ગીકૃત કરે છે અથવા પ્રક્રિયાના પ્રકારને અનુસરે છે અથવા શું જો પ્રકારના પ્રશ્નોના જવાબ આપે છે પરંતુ આપણે બ્લૂમની વર્ગીકરણને અનુસરી રહ્યા છીએ તેથી આપણે કહી શકીએ છીએ કે આ સિદ્ધાંતનો આવશ્યક અર્થ શું છે તે છે કે પ્રદર્શન ચોક્કસ અભ્યાસક્રમમાં પરિણામ અથવા યોગ્યતા સાથે સુસંગત હોવું જોઈએ નિદર્શન અભ્યાસક્રમ પરિણામ સાથે સુસંગત હોવું જોઈએ સંબંધિત અભ્યાસક્રમ પરિણામ ની જ્ઞાનાત્મક પ્રક્રિયા કયા સ્તરે છે તેના આધારે પ્રદર્શન સમાન જ્ઞાનાત્મક સ્તરે થવું જોઈએ જો અભ્યાસક્રમ પરિણામ વિશ્લેષણ સ્તર પર હોય તો સૂચનાપ્રદર્શન વિશ્લેષણ સ્તરે હોવું જોઈએ ખૂબ વ્યાપકપણે મેરિલ જે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે તે એ છે કે શીખવા માટેની કુશળતાનું પ્રદર્શન સામગ્રીના પ્રકાર સાથે સુસંગત હોવું જોઈએ પીઅર ડિસ્કશન અને પીઅર ડેમોન્સ્ટ્રેશન દ્વારા પ્રદર્શનમાંથી શીખવામાં વધારો થાય છે વિદ્યાર્થીઓએ જે પણ પ્રસ્તુત કરવામાં આવે છે તેના નિષ્ક્રિય શોષક ન હોવા જોઈએ પરંતુ તેઓએ સક્રિયપણે ભાગ લેવો જોઈએ તેઓ પોતાની વચ્ચે ચર્ચા કરી શકે છે અને તેઓ જરૂર હોય ત્યાં તેમની કુશળતા પણ દર્શાવી શકે છે પરંતુ શીખનારાઓ અને પ્રશિક્ષક વચ્ચે સક્રિય ક્રિયાપ્રતિક્રિયા શિક્ષણને પ્રોત્સાહન આપશે પીઅર ડિસ્કશન અને પીઅર ડેમોન્સ્ટ્રેશન દ્વારા પ્રદર્શનમાંથી શીખવામાં વધારો થાય છે પ્રદર્શનમાંથી શીખવામાં વધારો થાય છે જ્યારે વિદ્યાર્થીઓને સંગઠિત માળખાને ચોક્કસ ઉદાહરણો સાથે જોડવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે ખૂબ જ વ્યાપક સિદ્ધાંતો તે સિદ્ધાંતોના ઉપયોગના ચોક્કસ ઉદાહરણો સાથે સંબંધિત હોવા જોઈએ પ્રદર્શનમાં સામાન્ય સિદ્ધાંતો તેમજ ચોક્કસ દાખલાઓ શામેલ હશે જ્યાં આ સિદ્ધાંતો લાગુ કરવામાં આવી રહ્યા છે અને શીખનારાઓ સામાન્ય સિદ્ધાંતો તેમજ ચોક્કસ ઉદાહરણો સાથે અગાઉના જ્ઞાન અને વર્તમાન જ્ઞાનને લગતું આયોજન માળખું ધરાવવા માટે સક્ષમ હોવા જોઈએ પ્રદર્શનથી શીખવામાં વધારો થાય છે જ્યારે શીખનારાઓ માધ્યમ દ્વારા અવલોકન કરે છે જે સામગ્રી સાથે સંબંધિત છે સામગ્રીની પ્રકૃતિ અભ્યાસક્રમ પરિણામ ના પ્રકાર પર આધાર રાખીને વ્યક્તિને ટેક્સ્ટ અથવા ગ્રાફિક્સ અથવા સિમ્યુલેશન અથવા વાસ્તવમાં કાર્યરત નમૂનાઓનો ઉપયોગ કરવો પડી શકે છે આપણે જે પણ માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છીએ તે તે યોગ્યતા સાથે સુસંગત હોવું જોઈએ કે જેને આપણે વિદ્યાર્થીઓમાં પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેનો અનિવાર્યપણે અર્થ એ છે કે મીડિયા અભ્યાસક્રમ પરિણામ અથવા યોગ્યતા સાથે સુસંગત હોવું જોઈએ નિદર્શનના નિર્ણાયક તત્વો પર વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરવામાં વિદ્યાર્થી માર્ગદર્શન ખૂબ મદદરૂપ છે જ્યારે પ્રદર્શન થઈ રહ્યું છે પ્રશિક્ષક નિર્ણાયક તત્વો તરફ નિર્દેશ કરી શકે છે અને નિદર્શનના તે નિર્ણાયક તત્વોને નિરીક્ષણ પ્રતિબિંબિત અને ઉપયોગ કરવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે છે શીખનારનું માર્ગદર્શન એકદમ આવશ્યક અથવા સંબંધિત છે કારણ કે અગાઉના શિક્ષણના માનસિક મોડેલની માંગણી સાથે પણ શક્ય છે કે કેટલીકવાર પ્રારંભિક તબક્કામાં વિદ્યાર્થીઓ પ્રદર્શનના કેટલાક નિર્ણાયક તત્વો ચૂકી જાય છે મેરિલ પ્રદર્શન દરમિયાન માહિતી અને ચિત્રણ વચ્ચે તફાવત કરે છે અનિવાર્યપણે બ્લૂમ્સ વર્ગીકરણની દ્રષ્ટિએ તેનો અર્થ શું છે તે યાદ રાખવા સમજવા અને સ્તર લાગુ કરવા જેવું છે માહિતી એ સામાન્ય સિદ્ધાંતોની રજૂઆત છે અને શીખનારાઓએ તેને યાદ રાખવા માટે સક્ષમ હોવા જોઈએ ચિત્રણ એ ચોક્કસ કેસો સાથેના સામાન્ય સિદ્ધાંતોનું પ્રદર્શન છે અને શીખનારાઓ કોઈ પણ કેસમાં સિદ્ધાંતો લાગુ કરવા માટે સક્ષમ હોવા જોઈએ સામગ્રીની પ્રકૃતિના આધારે પ્રશિક્ષકે માહિતી અને ચિત્રણ દરમિયાન વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવું આવશ્યક છે સામગ્રીની પ્રકૃતિના આધારે પ્રદર્શનમાં યોગ્ય સંબંધિત માધ્યમો જેવા કે ટેક્સ્ટ ગ્રાફિક્સ સિમ્યુલેશન વગેરેનો ઉપયોગ કરવો આવશ્યક છે એપ્લિકેશન સિદ્ધાંત શીખનારાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે જ્યારે શીખનારાઓ તેમના નવા મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરે છે જે સામગ્રીના પ્રકાર સાથે સુસંગત છે ફરી એકવાર બ્લૂમની વર્ગીકરણની દ્રષ્ટિએ અરજી સંબંધિત CO અથવા જ્ઞાનાત્મક પ્રક્રિયા સ્તર સાથે સુસંગત હોવી જોઈએ તેથી જો તે વિશ્લેષણના સ્તરે યોગ્યતા હોય તો વિદ્યાર્થીઓએ વિશ્લેષણ સ્તર પરની પ્રવૃત્તિમાં સામેલ થવું જોઈએ જો તે અરજી પર છે તો તે લાગુ સ્તર પર છે મેરિલના એપ્લિકેશન સિદ્ધાંતનો ઉપયોગ ખૂબ વ્યાપક અર્થમાં થાય છે તે અનિવાર્યપણે બ્લૂમનું લાગુ નથી પરંતુ મૂળભૂત રીતે તે જ્ઞાનાત્મક સ્તરે સમસ્યા સાથે સંકળાયેલું છે જે અભ્યાસક્રમ પરિણામના જ્ઞાનાત્મક સ્તર અથવા યોગ્યતા સાથે સુસંગત છે જ્યારે શીખનારાઓ તેમના નવા મેળવેલા જ્ઞાનને લાગુ કરવામાં વ્યસ્ત રહે છે જે શીખવવામાં આવતી સામગ્રીના પ્રકાર સાથે સુસંગત છે જેનો આવશ્યક અર્થ અભ્યાસ ક્રમ અથવા યોગ્યતા સાથે સુસંગત છે જ્યારે વિદ્યાર્થીઓને સુધારાત્મક પ્રતિસાદ મળે ત્યારે એપ્લિકેશનમાંથી શીખવું અસરકારક છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં રોકાયેલા હોય ત્યારે સુધારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત કરે છે સાથીઓના સહયોગથી એપ્લિકેશનમાંથી શીખવામાં વધારો થાય છે તે લગભગ તમામ સૂચનાત્મક પરિસ્થિતિઓમાં માન્ય છે કે પીઅર સહયોગ શિક્ષણને પ્રોત્સાહન આપે છે જ્યારે વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવે છે અને જ્યારે અનુગામી દરેક કાર્ય માટે ધીરે ધીરે આ કોચિંગ પાછું ખેંચવામાં આવે છે ત્યારે એપ્લિકેશનમાંથી શીખવામાં વધારો થાય છે આપણે ઉલ્લેખ કર્યો છે તેમ આપણી પાસે વધુને વધુ જટિલ કાર્યોની પ્રગતિ છે પ્રારંભિક તબક્કામાં કોચિંગ પ્રશિક્ષકની મદદ તદ્દન નોંધપાત્ર હોઈ શકે છે પરંતુ જેમ જેમ વિદ્યાર્થીઓ વધુ જટિલ સમસ્યાઓ સાથે આગળ વધે છે તેમ કોચિંગ પ્રશિક્ષકનો ટેકો ધીમે ધીમે ઘટાડવો જોઈએ પાછો ખેંચી લેવો જોઈએ અને છેવટે શીખનારાઓ પોતાની રીતે કાર્ય સાથે સંપૂર્ણપણે જોડાવા માટે સક્ષમ હોવા જોઈએ આ ચક્ર પુનરાવર્તિત થાય છે જ્યાં સુધી શીખનારાઓ પોતે જ એક સંપૂર્ણ કાર્ય સાથે જોડાવા માટે સક્ષમ ન હોય આ મેરિલનો બીજો મહત્વનો સિદ્ધાંત છે એપ્લિકેશન સિદ્ધાંત મેરિલ વાસ્તવમાં નોંધે છે કે જ્યારે પ્રદર્શન અને એપ્લિકેશન વચ્ચેનો સમય શક્ય તેટલો નાનો હોય ત્યારે શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે તેનો અર્થ એ કે જેમ જેમ વિદ્યાર્થીઓ નિદર્શન જુએ છે તેમ તેઓ શક્ય તેટલી ઝડપથી એપ્લિકેશનમાં જોડાવા માટે સક્ષમ હોવા જોઈએ છેલ્લો મહત્વનો સિદ્ધાંત જે કદાચ મોટાભાગની સૂચનાત્મક પરિસ્થિતિઓમાં અવગણવામાં આવે છે તે એકીકરણ સિદ્ધાંત છે ભણતરને પ્રોત્સાહન આપવામાં આવે છે જ્યારે શીખનારાઓ તેમના નવા જ્ઞાનને તેમના આંતરિક જ્ઞાનાત્મક માળખામાં એકીકૃત કરે છે અને તેને પ્રતિબિંબિત કરવા અને ચર્ચા કરવા માટે નિર્દેશિત કરવામાં આવે છે ઘણી વાર પ્રશિક્ષકો કહે છે તેના વિશે વિચારો અને તેને તે જ છોડી દો ખરેખર તે તેના વિશે વિચારો આ એકીકરણ સિદ્ધાંત સિવાય બીજું કંઈ નથી વિદ્યાર્થીઓને પ્રતિબિંબ પ્રક્રિયામાં સામેલ કરવા માટે પ્રશિક્ષકના સભાન પ્રયત્નોની જરૂર છે હાલના જ્ઞાનમાં નવા હસ્તગત જ્ઞાનનું એકીકરણ વિદ્યાર્થીઓ દ્વારા ઊંડા શિક્ષણનું અત્યંત મહત્વનું પાસું છે વિદ્યાર્થીઓ આ જ્ઞાનને એકીકૃત કરવા અને તે તેમની સાથે રહે તેની ખાતરી કરવા માટે વિવિધ તકનીકોનો ઉપયોગ કરી શકે છે એક વસ્તુ એ હોઈ શકે છે કે શીખનારાઓ જાહેરમાં તેમના નવા જ્ઞાનનું પ્રદર્શન કરી શકે છે જ્યારે તેઓ આ નવા જ્ઞાનને જાહેરમાં પ્રદર્શિત કરવા માટે સક્ષમ હોય ત્યારે તે સંભવિત છે કે તે લાંબા સમય સુધી તેમની સાથે રહે કેટલીક વિશિષ્ટ વિગતો તેઓ લાંબા ગાળા પછી યાદ કરી શકશે નહીં પરંતુ સામાન્ય એપ્લિકેશન સંદર્ભ તેમની સાથે રહેશે પીઅર ક્રીટીક દ્વારા એકીકરણમાંથી શીખવું વધારે છે જ્યારે તમે તમારા પોતાના નવા મેળવેલા જ્ઞાનનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ અથવા તમારા પોતાના દૃષ્ટિકોણનો બચાવ કરી રહ્યા હોવ જો સાથીઓ સમીક્ષા કરી શકે ટીકા કરી શકે અને જો આપણે તેનો એક રીતે બચાવ કરીએ તો આપણે શિક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છીએ કારણ કે શીખનાર હવે તેનું પ્રદર્શન કરી રહ્યો છે અથવા તેનું નવું પ્રાપ્ત જ્ાન કેટલાક અર્થમાં તે શિક્ષકની ભૂમિકા છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના કિસ્સાઓમાં શિક્ષક વિદ્યાર્થી કરતાં વધુ શીખે છે તે એટલા માટે કે તમે કોઈ પદનો બચાવદલીલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો કુશળતા લાગુ કરો જેથી વિદ્યાર્થીઓ જ્યારે તે ભૂમિકા ભજવશે ત્યારે શિક્ષણ વધુ મજબૂત બનશે જ્યારે વિદ્યાર્થીઓ નવા જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ કરવા માટે વ્યક્તિગત રીતો બનાવે છે શોધ કરે છે અથવા શોધે છે ત્યારે એકીકરણમાંથી શીખવામાં વધારો થાય છે શીખનારાઓ માટે તેમના નવા મેળવેલા જ્ઞાનને વાસ્તવિક સંદર્ભમાં લાગુ કરવા માટે જેટલી વધુ તકો છે જે તેમના માટે સુસંગત છે તેટલું વધુ મજબૂત શીખશે અને આ નવા જ્ઞાનને જાળવી રાખશે તેથી આ સિદ્ધાંત એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે જ્યાં વિદ્યાર્થીઓ શીખનારાઓને તેમના નવા પ્રાપ્ત જ્ઞાનને હાલના જ્ઞાન સાથે સાંકળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે તે શીખનારાઓને જે શીખવામાં આવે છે તેને જાળવી રાખવામાં મદદ કરે છે ઊંડાણપૂર્વક ચર્ચા અને ઊંડાણપૂર્વક ટીકા દ્વારા પ્રતિબિંબને પ્રોત્સાહન આપવામાં આવે છે અને શીખનારાઓ માટે તેમની નવી પ્રાપ્ત કરેલી યોગ્યતા જાહેરમાં દર્શાવવાની તકો એક મહાન પ્રેરક બની શકે છે શીખનારાઓ જ્યારે તેઓ તેમની નવી હસ્તગત ક્ષમતાઓનો ઉપયોગ તેમના અંગત સંદર્ભમાં કરે છે ત્યારે ભણતર વધુ સ્થિર થવાની શક્યતા છે આપણે મેરિલના નમુનાને સમગ્ર કાર્ય ચોક્કસ વાસ્તવિક કાર્યની આસપાસ કેન્દ્રિત શિક્ષણના ચાર તબક્કાના ચક્ર તરીકે જોઈ શકીએ છીએ એક કાર્ય જેની પ્રકૃતિ તેના વ્યવસાયિક જીવનમાં જે પ્રકારના કાર્યોનો સામનો કરે છે તેના જેવી જ છે પ્રથમ તબક્કો એ સક્રિયકરણ છે જ્યાં અગાઉના માનસિક નમૂનાઓનો ઉપયોગ કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓને નવી માહિતી મેળવવા માટે તૈયાર કરે છે પછી આગળનો તબક્કો નિદર્શન છે જ્યાં પ્રશિક્ષક વિદ્યાર્થીઓ દ્વારા હસ્તગત અને દર્શાવવાની યોગ્યતા દર્શાવે છે પ્રદર્શન સંબંધિત અભ્યાસક્રમ અથવા યોગ્યતાની જ્ઞાનાત્મક પ્રક્રિયા અને જ્ઞાન શ્રેણી પર આધારિત છે આ પછી શીખનારાઓ કાર્ય સાથે સંકળાયેલા છે તેમના નવા મેળવેલા જ્ઞાન એપ્લિકેશન તબક્કાને લાગુ કરે છે અંતે ખૂબ જ મહત્વપૂર્ણ એકીકરણ તબક્કો જ્યાં શીખનારાઓ તેમના નવા પ્રાપ્ત કરેલા જ્ઞાનને તેમના હાલના જ્ઞાનમાં એકીકૃત કરે છે અને સમગ્ર બાબતને એકીકૃત કરવામાં આવે છે અને ગ્રુપ ડિસ્કશન રિફ્લેક્શન જર્નલ લખવા જેવી યોગ્ય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે છે જે લાંબા સમય સુધી આ યોગ્યતાને જાળવી રાખવા પ્રોત્સાહન આપે છે આ દરમિયાન એક સૂક્ષ્મ માળખું માર્ગદર્શન કોચિંગ પ્રતિબિંબ ચક્ર છે જે આગળ વધે છે સક્રિયકરણના તબક્કા દરમિયાન વાસ્તવમાં પ્રશિક્ષક વિદ્યાર્થીઓને માળખું યાદ કરવામાં પ્રોત્સાહનમદદ કરે છે પ્રદર્શન દરમિયાન પ્રશિક્ષક આવશ્યકપણે માર્ગદર્શન પૂરું પાડે છે અથવા નિષ્ણાતની ભૂમિકા ભજવે છે એપ્લિકેશન તબક્કા દરમિયાન પ્રશિક્ષક વાસ્તવમાં કોચની ભૂમિકા ભજવી રહ્યો છે વિદ્યાર્થીઓને તેમના નવા મેળવેલા જ્ઞાનને લાગુ કરવામાં મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને આપણે જોયું કે કોચિંગ ધીમે ધીમે પાછી ખેંચી લેવામાં આવી છે અને અંતિમ એકીકરણ તબક્કા દરમિયાન પ્રશિક્ષકે વિદ્યાર્થીઓમાં પ્રતિબિંબને પ્રોત્સાહન આપવું જોઈએ સૂચનાના ચાર તબક્કાના ચક્રમાં વાસ્તવમાં માળખું માર્ગદર્શન કોચિંગ અને પ્રતિબિંબ નું પેટા ચક્ર છે આ સૂક્ષ્મ ચક્રના પ્રશિક્ષકની સારી સમજ સૂચના વધુ અસરકારક હોઈ શકે છે મેરિલ સામાન્ય રીતે માને છે કે મેં તમને જે કહ્યું હતું તે યાદ રાખો સાથેની માહિતીની સૂચનાને અંતે ટેગ કરેલા પ્રશ્નો ખૂબ જ નીચા સ્તરની સૂચનાત્મક વ્યૂહરચના તરીકે ગણવામાં આવે છે તેનો અર્થ એ છે કે તે એક માર્ગ પ્રવાહ છે અને ત્યાં કોઈ સક્રિયકરણ તબક્કો એપ્લિકેશન તબક્કો પ્રતિબિંબ તબક્કો નથી શીખવાના પ્રથમ સિદ્ધાંતો સૂચનાત્મક વ્યૂહરચનામાં અમલમાં આવે છે સૂચના વ્યૂહરચના ઉચ્ચ સ્તર સુધી પહોંચશે ઉદાહરણ તરીકે જો સૂચનાત્મક વ્યૂહરચનામાં સક્રિયકરણ તબક્કાનો સમાવેશ થાય છે તો શિક્ષણ એક સ્તર વધારે હશે જો તેમાં કાર્ય કેન્દ્રિત વ્યૂહરચનાનો સમાવેશ થાય છે જ્યાં સમગ્ર શિક્ષણ વાસ્તવિક કાર્યની આસપાસ થાય છે એક સંપૂર્ણ કાર્ય તો પછી શિક્ષણ આગામી ઉચ્ચ સ્તર સુધી પહોંચે છે જો વિદ્યાર્થીઓને તેમના નવા મેળવેલા જ્ઞાનને લાગુ કરવાની તકો પૂરી પાડવામાં આવે તો શિક્ષણ હજુ ઉચ્ચ સ્તર સુધી પહોંચે છે સૂચનાત્મક વ્યૂહરચના હજુ પણ ઉચ્ચ સ્તરની વ્યૂહરચના બની જાય છે જો વ્યૂહરચનામાં શીખનારાઓ તરફથી પ્રતિબિંબનો સભાન પ્રોત્સાહન શામેલ હોય અને પછી આપણે ઉચ્ચતમ સ્તરની સૂચનાત્મક વ્યૂહરચના મળશે તે મેરિલનો શોધ પ્રબંધ છે આપણી પાસે આને સમર્થન આપવા માટે પ્રયોગમૂલક પુરાવા નથી પરંતુ સાહજિક રીતે તે એકદમ સ્પષ્ટ દેખાય છે અને મેરિલ સૂચનાત્મક આકૃતિ સિદ્ધાંતના ક્ષેત્રમાં તેના વિશાળ અનુભવ સાથે અને વિવિધ નમૂનાઓસાથેના તેના વિશાળ અનુભવ સાથે આત્મવિશ્વાસ અનુભવે છે કે મોટે ભાગે આ સાચું છે જો કે સૂચનાત્મક પરિસ્થિતિઓની વિશિષ્ટતાઓ આ અસરોને સહેજ સુધારી શકે છે મોટા ભાગે આ ફિલસૂફી કે આ પાંચ સિદ્ધાંતોમાંથી વધુને વધુ અપનાવવાથી સૂચનાત્મક વ્યૂહરચના વધુ સારી અને સારી બને છે જો સૂચનાત્મક આકૃતિ નમુનામાં આ તમામ પાંચ પ્રથમ શીખવાના સિદ્ધાંતો શામેલ હોય તો તે તદ્દન અસરકારક કાર્યક્ષમ અને આકર્ષક હોવાની શક્યતા છે અને તે આવશ્યકપણે મેરિલના સિદ્ધાંતો પાછળની પૃષ્ઠભૂમિ છે વ્યાયામ તમારી મનપસંદ સૂચનાત્મક વ્યૂહરચનાવ્યૂહરચના તમે વર્ષોથી જે પણ ઉપયોગ કરો છો તમારા દ્વારા શીખવવામાં આવેલા વિવિધ અભ્યાસક્રમોમાં તમારી મનપસંદ સૂચનાત્મક વ્યૂહરચનાવ્યૂહરચનાઓ હદ સુધી મૂલ્યાંકન કરો મેરિલના શિક્ષણના પાંચ પ્રથમ સિદ્ધાંતો શામેલ છે મેરિલના પાંચ પ્રથમ સિદ્ધાંતો કેટલી હદ સુધી છે તેનું મૂલ્યાંકન કરો કસરતના પરિણામો tale com પર શેર કરવા બદલ આભાર આગામી એકમમાં આપણે મેરિલના શીખવાના પાંચ પ્રથમ સિદ્ધાંતો પર આધારિત સૂચનાત્મક રચના જોઈશું તે એક નમુના હશે જેમાં શિક્ષણના તમામ પાંચ પ્રથમ સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે આપણે અગાઉના એકમોમાં પણ આ નમૂનાનો જોયા છે આપણે તે નમુનાને થોડી વધુ વિગતવાર અન્વેષણ કરવાનો પ્રયાસ કરીશું અને તે નમુના અને મેરિલના શીખવાના પાંચ પ્રથમ સિદ્ધાંત વચ્ચેનો સુસંગતા જોઈશું આપનો આભાર અને આપણે આગામી એકમ માં ફરી મળીશું